હેલ્લો અને સિકયોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગના કોર્સમાં આ ડેમોમાં સ્વાગત છે આ નિદર્શન ફોર્મેટ સ્ટ્રિંગ ખામીઓ માટે છે આપણે પહેલાથી ફોર્મેટ સ્ટ્રિંગ ખામીઓના સિદ્ધાંત પર ધ્યાન આપ્યું છે અને કેટલાક ઉદાહરણો છે જે આપના સિદ્ધાંતમાં લેવામાં આવ્યા છે તેથી આપણે આ વ્યાખ્યાનમાં આ ઉદાહરણો દર્શાવીશું તેથી આ વસ્તુ માટેના કોડ VM માં ઉપલબ્ધ છે જે આ ચોક્કસ કોર્સની સાથે આવે છે તેથી તમે આ ચોક્કસ ડિરેક્ટરી NPTEL Codesmodule6 માંથી ડાઉનલોડ કરી શકો છો આ ડિરેક્ટરીમાં તમારી પાસે ફોર્મેટ સ્ટ્રિંગ ખામીને લગતા તમામ કોડ્સ છે તો ચાલો આપણે પ્રથમ એક ખોલીએ જે એક પ્રિન્ટ 2 સી છે અને તમે જે અહીં જુઓ છો તે ખૂબ જ નાનો પ્રોગ્રામ છે જ્યાં મેઇન અહીંથી શરૂ થાય છે ત્યાં એક યુઝર સ્ટ્રિંગ 100 બાઇટ્સ છે અને આ યુઝર સ્ટ્રિંગ મેઇન સેટ ફંકશનનો ઉપયોગ કરીને 0 પર સુયોજિત થયેલ છે અને ત્યાં એક strcpy છે હવે આ strcpy એ user string 40a00408 સાથે ભરે છે ત્યાં 6 X છે અને પછી s અને છેલ્લે ત્યાં printf user string છેનોંધ કે printf ની પ્રથમ આર્ગુમેંટ ફૉર્મટ સ્પેસિફાયર છે આ પ્રોગ્રામ માં ખામી છે કારણ કે printf જે અહીં સ્પષ્ટ છે ફોર્મેટ સ્પેસિફાયર specifier અનિવાર્યપણે આ સ્ટ્રિંગ હાજર user string છેઆ પ્રોગ્રામના ઉદ્દેશ નિદર્શન છે આપણે printf નું કામ બદલી શકીએ છીયે તેથી આ top secret સંદેશને તે સ્ક્રીન પર પ્રદર્શિત કરશે નોંધ લો કે આ પ્રોગ્રામમાં ક્યાંય ગ્લોબલ ચલ s નો ઉપયોગ થતો નથી આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે આ પ્રોગ્રામ કમ્પાઇલ અને રન કરી તો ગ્લોબલ ગુપ્ત સંદેશ મેળવશુ તો ચાલો આપણે તે કરીએ તેથી પ્રોગ્રામ ચલાવવા માટે આપણે ક્લીન અને પછી મેક બનાવવું જોઈએ અને જે પ્રોગ્રામમાં આપણને રસ છે તે પ્રિન્ટ 2 છે તો આપણે પ્રિન્ટ 2 ચલાવીશું અને જે આપણે જોઈએ છીએ તે કેટલીક વધારાની કિંમતો છે જે છાપવામાં આવે છે અને છેવટે આપણે આ top secret સંદેશ મેળવીએ છીએ જે સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે અહીં જે થઈ રહ્યું છે તે છે કે આ ફોર્મેટચાલી રહ્યું છે user string સ્પષ્ટીકરણમાં કંઇક છે જેથી કોઈક રીતે આ ગ્લોબલ ચલ અથવા આ ગ્લોબલ ડેટા સ્ક્રીન પર છાપવામાં આવે તેથી શું થઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે આપણે જી સાથે આવું કરીએ તો ચાલો આપણે જી માં પ્રોગ્રામ ચલાવીએ આપણે લાઈન 16 પર બ્રેક પોઇન્ટનો ઉલ્લેખ કરીએ છીએ અને આપણે પ્રવેશતા પહેલા આપણે પ્રિન્ટફમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોની નોંધ લઈશું પ્રથમ ગ્લોબલ ચલ સરનામું gdb px s છે જે આ સ્ટ્રિંગ હાજર અહીં પર 804a040 અને તે એક મૂલ્ય ધરાવે છે અને શું સ્ટ્રિંગ માં એનકોડ કરવામાં આવી છે બરાબર એ જ મૂલ્ય છે એસ તેથી આ થોડું લિટલ એંડિયન નોટેશનમાં રજૂ કરવામાં આવે છે તમે અહીં લખો તે 0804a040 સરનામું છે પછીની વસ્તુ જેની નોંધ કરવી છે તે આપણે જોઈશું કે printf નો કોલ આવે તે printfPLT માં જાય છે જે આ ચોક્કસ મેમરી સ્થાન પર છે અને વળતર 0804851B સ્થાન પર હાજર છે તેથી આપણે આ નોંધી શકીએ છીએ અને મારી પાસે અહીં નોટપેડ છે અને વળતર સરનામું 0804851b તરીકે નોંધો હવે પછીની વસ્તુ જે આપણે ખરેખર જોઈએ છીએ તે યુઝર સ્ટ્રિંગનું સરનામું છે gdb px user string એ ffffcf48 જે user stringનું સરનામું છે હવે એક પગલું લઈએ અને બરાબર શું થઈ રહ્યું છે તે જોવો તેથી આપણે si સાથે હજુ પણ અમલ કરવામાં આવે છે આપણે હવે printfPLTની અંદર જઇયે આપણે લોડર માં છીયે અને હવે આપણે printfમાં દાખલ થઈએ હવે આ બિંદુએ આપણે સ્ટેક પર શું છે તે જોશું તેથી આપણે આમ કરીએ છીએ નીચે પ્રમાણે gdb x19x esp છે અને આપણે સ્ટેક પર જે પ્રથમ વસ્તુતે તે સ્થાન છે જ્યાં રીટર્ન સરનામું સંગ્રહિત થાય છે તેથી નોંધ લો કે a ના વળતર સરનામા 084851b જે અનિવાર્યપણે અહીં હાજર છે આ વળતર સરનામાં પહેલાં એક વર્ડ છે જ્યાં printf માટે આરગ્યૂમેંટ હાજર છે તેથી ffffcf48 printf માટે આર્ગુમેંટ છે કે જે આ user stringનું એડ્રૈસ છે હવે જ્યારે પ્રિન્ટફ એક્ઝેક્યુટ થાય છે તે છે કે તે વાંચશે પ્રથમ આરગ્યૂમેંટ કે જે યુઝર સ્ટ્રિંગનું સરનામું છે તે તે ચોક્કસ સ્થાન ffffcf48 પર જશે અને સ્ટ્રિંગની સામગ્રીને છાપવાનું શરૂ કરશે તેથી ઉદાહરણ તરીકે તે user string ના સમાવિષ્ટોમાં જશે એ પહેલો શબ્દ પ્રિન્ટ કરશે જે 0804a040 છે અને પછી તે જોશે કે આગળની જરૂરિયાત એ x છે તેથી જ્યારે x હોય ત્યારે તેનો અર્થ એ થાય કે તે સ્ટેક પર હાજર હોય છે અને આગામી આરગ્યૂમેંટ પ્રિન્ટ કરી લેશે નોંધ અહીં આપણે printf માટે કોઇ આરગ્યૂમેંટ સ્પષ્ટ કરી નથી ઉપરાંત user string થી તે ધારણ કરવામાં આવે છે કે 4 આ પ્રથમ આરગ્યૂમેંટ પહેલાં બાઇટ્સ છે જ્યાં બીજી આરગ્યૂમેંટ હાજર છે અને તેથી તે 00000000 હશે બીજા x માટે printf માનશે કે તે સ્ટેકની ત્રીજા આરગ્યૂમેંટ હોઈ શકે છે અને તેથી 64 પ્રિન્ટ કરશે તે જ રીતે ચોથી X આ f7e978fb પ્રિન્ટ કરશે તે પ્રથમ આ user string સ્થાનના વિષયવસ્તુ પ્રિન્ટ કરશે અને એ 0804a040 છે અને તે આ સ્ટ્રિંગને વિશ્લેષણ કરવાનું ચાલુ રાખશે અને ત્યાં x છે તે જોશે તેથી જ્યારે x હોય ત્યારે તે અપેક્ષા રાખે છે કે તમે બીજા આરગ્યૂમેંટને પ્રિન્ટ કરવા માંગો છો અને તેથી તે બીજા આરગ્યૂમેંટ માટે સ્ટેક તરફ જુએ છે હવે પ્રથમ આરગ્યૂમેંટ આ સ્થાન ffffcf48 પર સ્પષ્ટ થયેલ છે બીજા આરગ્યૂમેંટ ffffcf34 કરતાં ચાર સ્થળો આગડ હશે અને પ્રિન્ટફ આ મૂલ્ય પસંદ કરશે જે તમામ શૂન્ય છે અને તેને સ્ક્રીન પર પ્રદર્શિત કરશે એ જ રીતે બીજા x પર પ્રિન્ટફ ધારે છે કે તમે ત્રીજી આરગ્યૂમેંટને છાપવા માંગો છો અને તેથી તે સ્ટેક 0x000000 અને 64 માંથી પસંદ કરશે અને તે જ રીતે ચોથા પાંચમા અને છઠ્ઠા આરગ્યૂમેંટ f7e978fb અને ffffcf6c અને ffffd06c હશે અંતિમ વસ્તુ છઠ્ઠા આરગ્યૂમેંટ તમારી પાસે આ ચોક્કસ બિંદુ અને s છે printf છઠ્ઠા આરગ્યૂમેંટ હાજર આ મૂલ્ય 0804a040 છે કે અને તેથી તે એક તરીકે આ કિંમત અર્થઘટન સરનામું અને તે સરનામાંની સામગ્રીને છાપવાનો પ્રયત્ન કરે છે તેથી આ કિસ્સામાં આ કિંમત sનું સરનામું છે જે અહીં હાજર છે અને તેથી printf આ સંદેશ ગ્લોબલ ચલ s તેથી અનુલક્ષીને પ્રિન્ટ કરશે અને તે સ્ક્રીન પર જોવા મળે છે શૂન્ય 64 અને f7 ffff જેવા સ્ટેકની સામગ્રીને અને તેથી અંતે s ને અનુરૂપ તે સ્ટ્રિંગ હશે આ એક top secret સંદેશ મુદ્રિત કરવામાં આવશે તેથી ચાલો આપણે ચાલુ રાખીએ અને જોઈએ કેશું પ્રિંટફ ખરેખર શું પ્રિન્ટ કરે છે અને તમે તેને જુઓ અને તમે જે જુઓ છો તે છે કે આ 0 આ ખાસ 0 ને સ્ટેક પર અનુરૂપ છે જે આ પ્રથમ x 64 ને અનુરૂપ છે જે અહીં હાજર છે બીજું આરગ્યૂમેંટ અને તમે જાણો છો કે 64 પ્રિન્ટ થઈ રહ્યું છે અને તે જ રીતે સ્ટેકની અન્ય સામગ્રીઓ જે f7e978fb ffffcf6c અને ffffd06c જેવી છે તે પણ પ્રદર્શિત થાય છે અને છેવટે આપણી પાસે સ્ટ્રિંગ આ એક top secret સંદેશ છે હવે આ જ વસ્તુ કરવાની વધુ સારી અને ટૂંકી રીત પણ છે અને તે print2a c ફાઇલમાં હાજર છે જ્યાં કોડ આને બરાબર છે જ પણ આપણે user string બદલી છે તોઆપણે અહીં શું કર્યું છે કે આપણે s નું સરનામું આપ્યું છે જે 0804a040 છે તેથી આ પહેલાં કરવામાં આવ્યું હતું અને પછી આપણે printfને સ્ટેક પર થી 6 આરગ્યૂમેંટ લેવા આદેશ કર્યો તેથી આ કિસ્સામાં છઠ્ઠી આરગ્યૂમેંટ s ને અનુરૂપ છે જો આપણે આ પ્રોગ્રામ print2a ને એક્ઝેક્યુટ કરીએ તો સ્ટેકમાંથી આ બધા મધ્યવર્તી ડેટા છાપ્યા વિના આપણને બરાબર એ જ પરિણામ મળે છે તો નોંધ લો કે અહીં આપણે ફક્ત 0804a040 નો પહેલો ડેટા મેળવીએ છીએ અને પછી તે સીધી જ તે 6th એન્ટ્રી પર જંપ કરે છે તેના લીધે top secret સ્ક્રીન પર પ્રિન્ટ થાય છે આભાર